આવિષ્કારો પાછળ પોતાનું કારણ હોય છે આવિષ્કારો પાછળ પોતાનું કારણ હોય છે આવિષ્કારોનો ઉદ્ભવ પોતાની વ્યાવસાયિક પ્રવૃત્તિમાંથી થઈ શકે અથવા પોતાને ગમતા કામ કરતા કરતા ઉત્પન્ન થઈ શકે અર્થાત તે મોજશોખમાંથી પણ ઉભા થઇ શકે આવિષ્કારોનો ઉદ્ભવ પોતાની વ્યાવસાયિક પ્રવૃત્તિમાંથી થઈ શકે અથવા પોતાને ગમતા કામ કરતા કરતા ઉત્પન્ન થઈ શકે અર્થાત તે મોજશોખમાંથી પણ ઉભા થઇ શકે અથવા તે કોઈનું દુઃખ દૂર કરવા માટે શોધાય ક્યાંતો કોઈ સમસ્યાનું સમાધાન શોધવા હેતુ ઉપજે અથવા તે કોઈનું દુઃખ દૂર કરવા માટે શોધાય ક્યાંતો કોઈ સમસ્યાનું સમાધાન શોધવા હેતુ ઉપજે આવિષ્કાર સંશોધનનું પરિણામ પણ હોવા જોઈએ આવિષ્કાર સંશોધનનું પરિણામ પણ હોવા જોઈએ તથા તે એક સુંદર સંજોગમાંથી પણ નિર્માણ થઈ શકે અર્થાત આકસ્મિક શોધ અથવા આવિષ્કાર હોઈ શકે તથા તે એક સુંદર સંજોગમાંથી પણ નિર્માણ થઈ શકે અર્થાત આકસ્મિક શોધ અથવા આવિષ્કાર હોઈ શકે પેટન્ટિંગ અર્થાત પેટન્ટ મેળવવાના પણ પોતાના કારણ હોય છે પેટન્ટિંગ અર્થાત પેટન્ટ મેળવવાના પણ પોતાના કારણ હોય છે બધા આવિષ્કારો માટે પેટન્ટ મેળવવું શક્ય નથી હોતું બધા આવિષ્કારો માટે પેટન્ટ મેળવવું શક્ય નથી હોતું આપણે જાણીએ છીએ કે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ના અન્ય પ્રકાર પણ છે જે વિચારો અને તેમની માંડણીને સંરક્ષણ પ્રદાન કરે છે આપણે જાણીએ છીએ કે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ના અન્ય પ્રકાર પણ છે જે વિચારો અને તેમની માંડણીને સંરક્ષણ પ્રદાન કરે છે એ જ રીતે બધા જ આવિષ્કારો ને પેટન્ટની જરૂર હોતી પણ નથી એ જ રીતે બધા જ આવિષ્કારો ને પેટન્ટની જરૂર હોતી પણ નથી કારણ કે તે એવા આવિષ્કાર હોઈ શકે જેમને અલગ પ્રકારના અધિકાર દ્વારા સુરક્ષિત કરી શકાતા હોય અથવા જેમને પેટન્ટની કોઈ જરૂર જ પડતી ન હોય કારણ કે તે એવા આવિષ્કાર હોઈ શકે જેમને અલગ પ્રકારના અધિકાર દ્વારા સુરક્ષિત કરી શકાતા હોય અથવા જેમને પેટન્ટની કોઈ જરૂર જ પડતી ન હોય એટલે નાના સુધારો અથવા ફેરફાર જેમને પેટન્ટની માન્યતાની જરૂર ના હોય તેમની માટે પેટન્ટ મેળવવું જરૂરી નથી એટલે નાના સુધારો અથવા ફેરફાર જેમને પેટન્ટની માન્યતાની જરૂર ના હોય તેમની માટે પેટન્ટ મેળવવું જરૂરી નથી આ પ્રમાણે બધા આવિષ્કાર નું પેટન્ટિંગ થઈ શકતું નથી તથા બધા આવિષ્કાર ને પેટન્ટિંગ ની જરૂર પડતી નથી આ પ્રમાણે બધા આવિષ્કાર નું પેટન્ટિંગ થઈ શકતું નથી તથા બધા આવિષ્કાર ને પેટન્ટિંગ ની જરૂર પડતી નથી કોઈપણ આવિષ્કારની ઉપયોગીતા એની જરૂરિયાત છે જેને ઇન્ડિયન પેટન્ટ ઍક્ટ માં 'કેપેબલ ઑફ ઇન્ડસ્ટ્રિઅલ એપ્લિકેશન' કહેવામાં આવે છે અર્થાત એવો આવિષ્કાર જે ઉદ્યોગીકરણ માટે સજ્જ હોય કોઈપણ આવિષ્કારની ઉપયોગીતા એની જરૂરિયાત છે જેને ઇન્ડિયન પેટન્ટ ઍક્ટ માં 'કેપેબલ ઑફ ઇન્ડસ્ટ્રિઅલ એપ્લિકેશન' કહેવામાં આવે છે અર્થાત એવો આવિષ્કાર જે ઉદ્યોગીકરણ માટે સજ્જ હોય આનો અર્થ એ થાય કે આવિષ્કાર માસ્ક્ડ પ્રોટેક્શન અર્થાત સંતાયેલું સંરક્ષણ ધરાવવા માટે સક્ષમ હોય તેની ઘણી પ્રત બનાવવાનું સંભવ હોય આનો અર્થ એ થાય કે આવિષ્કાર માસ્ક્ડ પ્રોટેક્શન અર્થાત સંતાયેલું સંરક્ષણ ધરાવવા માટે સક્ષમ હોય તેની ઘણી પ્રત બનાવવાનું સંભવ હોય તેથી પેટન્ટ લેતા પહેલા એ જોવું જરૂરી છે કે બજારમાં તેની માટે કોઈ સંધિ છે કે નહીં તેથી પેટન્ટિંગ એક ઔદ્યોગિક પ્રસ્તાવના હોય છે તેથી પેટન્ટ લેતા પહેલા એ જોવું જરૂરી છે કે બજારમાં તેની માટે કોઈ સંધિ છે કે નહીં તેથી પેટન્ટિંગ એક ઔદ્યોગિક પ્રસ્તાવના હોય છે પેટન્ટ મેળવવામાં અમુક નકર ખર્ચ હોય છે જે ઘણા વધારે હોઈ શકે તથા જો એકથી વધુ હકુમત માટે પેટન્ટ મેળવવું હોય જેમકે આખા વિશ્વની મુખ્ય હકુમતો માટે પેટન્ટ મેળવવું હોય તો આ પ્રક્રિયા ઘણી ખર્ચાળ સાબિત થઈ શકે છે પેટન્ટ મેળવવામાં અમુક નકર ખર્ચ હોય છે જે ઘણા વધારે હોઈ શકે તથા જો એકથી વધુ હકુમત માટે પેટન્ટ મેળવવું હોય જેમકે આખા વિશ્વની મુખ્ય હકુમતો માટે પેટન્ટ મેળવવું હોય તો આ પ્રક્રિયા ઘણી ખર્ચાળ સાબિત થઈ શકે છે તેથી તમે કે આવિષ્કાર કરનાર વ્યક્તિ ફક્ત નકર ખર્ચ જુએ છે પણ તે નક્કર ખર્ચમાં ફક્ત પેટન્ટની અરજી નો ખર્ચ નહીં પણ તેને મેળવ્યા બાદ તેની જાળવણીનો ખર્ચ પણ સામેલ હોય છે તેથી તમે કે આવિષ્કાર કરનાર વ્યક્તિ ફક્ત નકર ખર્ચ જુએ છે પણ તે નક્કર ખર્ચમાં ફક્ત પેટન્ટની અરજી નો ખર્ચ નહીં પણ તેને મેળવ્યા બાદ તેની જાળવણીનો ખર્ચ પણ સામેલ હોય છે પેટન્ટ મેળવવાનો ખર્ચ એટલે પ્રોસીક્યુશન અર્થાત ફોજદારી નો ખર્ચ તથા પેટન્ટ ની જાળવણી નો ખર્ચ જેમાં પેટન્ટને ૨૦ વર્ષ સુધી રાખવાનું હોય અને દર વર્ષે તેના રિન્યૂઅલ અર્થાત નવીકરણનો શુલ્ક પણ આપવાનો હોય છે પેટન્ટ મેળવવાનો ખર્ચ એટલે પ્રોસીક્યુશન અર્થાત ફોજદારી નો ખર્ચ તથા પેટન્ટ ની જાળવણી નો ખર્ચ જેમાં પેટન્ટને ૨૦ વર્ષ સુધી રાખવાનું હોય અને દર વર્ષે તેના રિન્યૂઅલ અર્થાત નવીકરણનો શુલ્ક પણ આપવાનો હોય છે આ પ્રમાણે પેટન્ટિંગ કરવાનો નિર્ણય ખર્ચ વળતરનું વિશ્લેષણ કર્યા બાદ લેવાનો હોય છે આ પ્રમાણે પેટન્ટિંગ કરવાનો નિર્ણય ખર્ચ વળતરનું વિશ્લેષણ કર્યા બાદ લેવાનો હોય છે એટલે કે પેટન્ટિંગ કરવું કે નહીં તે આ વિશ્લેષણ કર્યા બાદ નક્કી કરવાનું હોય છે એટલે કે પેટન્ટિંગ કરવું કે નહીં તે આ વિશ્લેષણ કર્યા બાદ નક્કી કરવાનું હોય છે પહેલા આવિષ્કારક પગલાને જરૂરિયાત માનવામાં આવતું હતું પહેલા આવિષ્કારક પગલાને જરૂરિયાત માનવામાં આવતું હતું એવું કહી શકાય કે આવિષ્કારક પગલું પેટન્ટિંગ ની ક્ષમતા નિર્માણ કરતી બીજી જરૂરિયાત છે જેના પગલે કોઈ આવિષ્કાર પેટન્ટ મેળવી શકે એવું કહી શકાય કે આવિષ્કારક પગલું પેટન્ટિંગ ની ક્ષમતા નિર્માણ કરતી બીજી જરૂરિયાત છે જેના પગલે કોઈ આવિષ્કાર પેટન્ટ મેળવી શકે હવે ભારતમાં આવિષ્કારક પગલાનો પહેલું આવ્યો તે પહેલા પ્રક્રિયા ઘણી સરળ હતી હવે ભારતમાં આવિષ્કારક પગલાનો પહેલું આવ્યો તે પહેલા પ્રક્રિયા ઘણી સરળ હતી આને નવી અને ઉપયોગી જરૂરિયાત કહેવામાં આવ્યું આને નવી અને ઉપયોગી જરૂરિયાત કહેવામાં આવ્યું આ નવી અને ઉપયોગી જરૂરિયાત એક જૂની વ્યાખ્યા પર કેન્દ્રિત હતી જે વ્યાખ્યા 'મૅનર ઑફ મેનુમૅન્યુફૅક્ચર' અર્થાત ઉત્પાદનના એક પ્રકાર અથવા શૈલી પર કેન્દ્રિત હતી આ નવી અને ઉપયોગી જરૂરિયાત એક જૂની વ્યાખ્યા પર કેન્દ્રિત હતી જે વ્યાખ્યા 'મૅનર ઑફ મેનુમૅન્યુફૅક્ચર' અર્થાત ઉત્પાદનના એક પ્રકાર અથવા શૈલી પર કેન્દ્રિત હતી હવે યુનાઇટેડ કિંગ્ડમમાં એવા ઘણા બધા કિસ્સાઓ છે જે આપણને બતાવે છે કે મૅનર ઑફ મેનુમૅન્યુફૅક્ચર એટલે શું હવે યુનાઇટેડ કિંગ્ડમમાં એવા ઘણા બધા કિસ્સાઓ છે જે આપણને બતાવે છે કે મૅનર ઑફ મેનુમૅન્યુફૅક્ચર એટલે શું તે લોકો એ મૅનર ઑફ મેનુમૅન્યુફૅક્ચર નો અર્થ એ પ્રમાણે માંડ્યો કે તેમાં ટેકનોલોજીના વિકાસ તથા તેમાંથી ઊભી થનારી જટિલતાઓ બન્નેનો સમાવેશ થઇ જાય તે લોકો એ મૅનર ઑફ મેનુમૅન્યુફૅક્ચર નો અર્થ એ પ્રમાણે માંડ્યો કે તેમાં ટેકનોલોજીના વિકાસ તથા તેમાંથી ઊભી થનારી જટિલતાઓ બન્નેનો સમાવેશ થઇ જાય આ ઉપરાંત ઇંગ્લેન્ડ ના કોડ્ઝ્ અર્થાત કાનૂન દ્વારા વેંડિબિલિટી ટેસ્ટ વિકસિત કરવામાં આવ્યો આ ઉપરાંત ઇંગ્લેન્ડ ના કોડ્ઝ્ અર્થાત કાનૂન દ્વારા વેંડિબિલિટી ટેસ્ટ વિકસિત કરવામાં આવ્યો વેંડિબિલિટી ટેસ્ટ એટલે ચીજ વેંડિબલ છે અર્થાત તેનું વેચાણ કરી શકાય છે કે નહીં તેની કસોટી છે વેંડિબિલિટી ટેસ્ટ એટલે ચીજ વેંડિબલ છે અર્થાત તેનું વેચાણ કરી શકાય છે કે નહીં તેની કસોટી છે હવે આનો સીધો સંબંધ એની સાથે છે કે તમારો આવિષ્કાર વેચાણ માટે સજ્જ હોવો જોઈએ હવે આનો સીધો સંબંધ એની સાથે છે કે તમારો આવિષ્કાર વેચાણ માટે સજ્જ હોવો જોઈએ આ એનું એક ઉદાહરણ છે કે પેટન્ટિંગ ના પોતાના કારણ હોય છે આ એનું એક ઉદાહરણ છે કે પેટન્ટિંગ ના પોતાના કારણ હોય છે એ આંકવું પણ જરૂરી છે કે પેટન્ટિંગ માટે કરેલા પ્રયત્નોમાંથી આવક ઉભી થઈ શકશે કે નહીં એ આંકવું પણ જરૂરી છે કે પેટન્ટિંગ માટે કરેલા પ્રયત્નોમાંથી આવક ઉભી થઈ શકશે કે નહીં ઉપયોગીતા આવિષ્કારને વ્યાપાર સાથે જોડે છે ઉપયોગીતા આવિષ્કારને વ્યાપાર સાથે જોડે છે કારણકે એકવાર ઉપયોગીતા દર્શાવવામાં આવે અને આવિષ્કારની ઘણી પ્રત બની શકતી હોય પછી આવિષ્કારની પ્રતિકૃતિ કરવું શક્ય થાય છે કારણકે એકવાર ઉપયોગીતા દર્શાવવામાં આવે અને આવિષ્કારની ઘણી પ્રત બની શકતી હોય પછી આવિષ્કારની પ્રતિકૃતિ કરવું શક્ય થાય છે હવે આવિષ્કાર ની મોટી સંખ્યામાં પ્રતિકૃતિ તૈયાર કરવાનું શું કારણ છે હવે આવિષ્કાર ની મોટી સંખ્યામાં પ્રતિકૃતિ તૈયાર કરવાનું શું કારણ છે કારણ છે કે બજારમાં તેની માટે ઘણી માંગ છે કારણ છે કે બજારમાં તેની માટે ઘણી માંગ છે આ પ્રમાણે ઉપયોગિતાનું પાસુ અથવા પેટન્ટિંગની કસોટીની 'કેપેબલ ઑફ ઇન્ડસ્ટ્રિઅલ એપ્લિકેશન' ની શરત આપણને એવું કહે છે કે આવિષ્કાર માટે પણ માંગ ઊભી થઈ શકે આ પ્રમાણે ઉપયોગિતાનું પાસુ અથવા પેટન્ટિંગની કસોટીની 'કેપેબલ ઑફ ઇન્ડસ્ટ્રિઅલ એપ્લિકેશન' ની શરત આપણને એવું કહે છે કે આવિષ્કાર માટે પણ માંગ ઊભી થઈ શકે તથા તે પેટન્ટના કાનૂન અને વેપાર વચ્ચે સંબંધ ઊભો કરે છે તથા તે પેટન્ટના કાનૂન અને વેપાર વચ્ચે સંબંધ ઊભો કરે છે એટલે અંતે આ વેપારનો પ્રશ્ન છે કે આવિષ્કાર માટે પેટન્ટ મેળવવું જોઈએ કે નહીં તથા ખર્ચ વળતરનું વિશ્લેષણ એક પ્રકારે વેપારની યોજના છે જે પેટન્ટિંગની નો નિર્ણય લેતા પહેલા કરવું જરૂરી છે એટલે અંતે આ વેપારનો પ્રશ્ન છે કે આવિષ્કાર માટે પેટન્ટ મેળવવું જોઈએ કે નહીં તથા ખર્ચ વળતરનું વિશ્લેષણ એક પ્રકારે વેપારની યોજના છે જે પેટન્ટિંગની નો નિર્ણય લેતા પહેલા કરવું જરૂરી છે ઍક્ટ્સ ઑફ ઇન્ફ્રિંજમેન્ટ ઍક્ટ્સ ઑફ ઇન્ફ્રિંજમેન્ટ આ પેટન્ટિંગ અને વ્યાપાર વચ્ચેના સંબંધને સમજવાનો વધુ એક રસ્તો છે આ પેટન્ટિંગ અને વ્યાપાર વચ્ચેના સંબંધને સમજવાનો વધુ એક રસ્તો છે ઍક્ટ્સ ઑફ ઇન્ફ્રિંજમેન્ટ ઉત્પાદન સાથે જોડાયેલી છે જેથી જે આવિષ્કાર પેટન્ટ દ્વારા સુરક્ષિત કરવામાં આવેલો હોય તેનું ઉત્પાદન જો બીજું કોઈ કરે તો તે વ્યક્તિને રોકવાનો હક આપે છે ઍક્ટ્સ ઑફ ઇન્ફ્રિંજમેન્ટ ઉત્પાદન સાથે જોડાયેલી છે જેથી જે આવિષ્કાર પેટન્ટ દ્વારા સુરક્ષિત કરવામાં આવેલો હોય તેનું ઉત્પાદન જો બીજું કોઈ કરે તો તે વ્યક્તિને રોકવાનો હક આપે છે તે પ્રમાણે જે આવિષ્કાર પેટન્ટ દ્વારા સુરક્ષિત કરવામાં આવેલો હોય તેને જો કોઈ બીજુ વેચવાનો પ્રયત્ન કરે તો તેને પણ રોકી શકાય છે તે પ્રમાણે જે આવિષ્કાર પેટન્ટ દ્વારા સુરક્ષિત કરવામાં આવેલો હોય તેને જો કોઈ બીજુ વેચવાનો પ્રયત્ન કરે તો તેને પણ રોકી શકાય છે જે આવિષ્કાર પેટન્ટ દ્વારા સુરક્ષિત કરવામાં આવેલો હોય તેનું કોઈ બજારીકરણ કરે તો તેને પણ રોકી શકાય છ જે આવિષ્કાર પેટન્ટ દ્વારા સુરક્ષિત કરવામાં આવેલો હોય તેનું કોઈ બજારીકરણ કરે તો તેને પણ રોકી શકાય છ એટલે કોઈને ઉલ્લંઘન કરવાથી રોકવાનો હક એટલે ઇન્ફ્રિંજમેન્ટ એટલે કોઈને ઉલ્લંઘન કરવાથી રોકવાનો હક એટલે ઇન્ફ્રિંજમેન્ટ ઇન્ફ્રિંજમેન્ટ વિરુદ્ધ પગલા ઉપાડી શકાય ઇન્ફ્રિંજમેન્ટ વિરુદ્ધ પગલા ઉપાડી શકાય ઍક્ટ્સ ઑફ ઇન્ફ્રિંજમેન્ટ એટલે વેપાર અથવા ઉદ્યોગ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ હોય છે ઍક્ટ્સ ઑફ ઇન્ફ્રિંજમેન્ટ એટલે વેપાર અથવા ઉદ્યોગ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ હોય છે આ પ્રમાણે તમે પેટન્ટિંગ અને વેપારની પ્રવૃત્તિઓ વચ્ચે એક સંબંધ જોઈ શકો છો આ પ્રમાણે તમે પેટન્ટિંગ અને વેપારની પ્રવૃત્તિઓ વચ્ચે એક સંબંધ જોઈ શકો છો તેથી કારણ કે આ વસ્તુ વેપાર સાથે સંકળાયેલી છે તેથી તેને વેપારનો નિર્ણય ગણી શકાય એવો નિર્ણય જે આવિષ્કાર બનાવનાર વ્યક્તિ એ પૈસાનું રોકાણ કરતી વખતે તેનું વળતર મળશે કે નહીં તેની વિશે વિચાર કરીને લેવાનો હોય છે તેથી કારણ કે આ વસ્તુ વેપાર સાથે સંકળાયેલી છે તેથી તેને વેપારનો નિર્ણય ગણી શકાય એવો નિર્ણય જે આવિષ્કાર બનાવનાર વ્યક્તિ એ પૈસાનું રોકાણ કરતી વખતે તેનું વળતર મળશે કે નહીં તેની વિશે વિચાર કરીને લેવાનો હોય છે હવે જોઈએ કે પેટન્ટિંગ માંથી નવો આવિષ્કાર ઉદ્યોગ અથવા વેપાર નીપજે છે કે નહીં હવે જોઈએ કે પેટન્ટિંગ માંથી નવો આવિષ્કાર ઉદ્યોગ અથવા વેપાર નીપજે છે કે નહીં એવા ઘણા કિસ્સા બની ચૂક્યા છે જ્યાં એક આવિષ્કાર ને કારણે એક નવો ઉદ્યોગ અથવા વેપાર ક્ષેત્ર નિર્માણ થયા છે એવા ઘણા કિસ્સા બની ચૂક્યા છે જ્યાં એક આવિષ્કાર ને કારણે એક નવો ઉદ્યોગ અથવા વેપાર ક્ષેત્ર નિર્માણ થયા છે આ વસ્તુ આજની તારીખમાં સાચી નથી પણ પહેલા પેટન્ટ ત્યારે જ આપવામાં આવતા હતા જ્યારે તે આવિષ્કારમાંથી નવો ઉદ્યોગ અથવા વેપાર ઉત્પન્ન થતો હોય આ વસ્તુ આજની તારીખમાં સાચી નથી પણ પહેલા પેટન્ટ ત્યારે જ આપવામાં આવતા હતા જ્યારે તે આવિષ્કારમાંથી નવો ઉદ્યોગ અથવા વેપાર ઉત્પન્ન થતો હોય આ પ્રકારે આવિષ્કાર નવા બજાર ઉભા કરી શકે છે તથા સમસ્યાઓનું સમાધાન આપી શકે છે આ પ્રકારે આવિષ્કાર નવા બજાર ઉભા કરી શકે છે તથા સમસ્યાઓનું સમાધાન આપી શકે છે આવિષ્કાર એક ઉપસ્થિત સમસ્યાને નવા પરિપ્રેક્ષ્યમાં જોઈને તેનું સમાધાન શોધી શકે છે તથા નવી સમસ્યાઓના પણ સમાધાન લાવી શકે છે આવિષ્કાર એક ઉપસ્થિત સમસ્યાને નવા પરિપ્રેક્ષ્યમાં જોઈને તેનું સમાધાન શોધી શકે છે તથા નવી સમસ્યાઓના પણ સમાધાન લાવી શકે છે આથી આપણને ખ્યાલ આવે કે પેટન્ટના ડ્રાફ્ટિંગ માં ઘણી બધી શક્યતાઓ છે આથી આપણને ખ્યાલ આવે કે પેટન્ટના ડ્રાફ્ટિંગ માં ઘણી બધી શક્યતાઓ છે કારણ કે જો પેટન્ટ માં આવિષ્કાર ને પહેલાથી ઉપસ્થિત સમસ્યાના સમાધાન તરીકે ડ્રાફ્ટ કરવામાં આવે તો તે તકનીકી પ્રગતિ ગણાય જેની વિશે આપણે પહેલા વાત કરી ચૂક્યા છીએ અને તેનાથી આવિષ્કાર પેટન્ટ માટે સજ્જ સાબિત થાય કારણ કે જો પેટન્ટ માં આવિષ્કાર ને પહેલાથી ઉપસ્થિત સમસ્યાના સમાધાન તરીકે ડ્રાફ્ટ કરવામાં આવે તો તે તકનીકી પ્રગતિ ગણાય જેની વિશે આપણે પહેલા વાત કરી ચૂક્યા છીએ અને તેનાથી આવિષ્કાર પેટન્ટ માટે સજ્જ સાબિત થાય તેનાથી વિપરિત જો સમસ્યાને નવા પરિપ્રેક્ષ્યમાં જોઈને તેનું સમાધાન શોધાયું હોય તો તે શોધમાં આવિષ્કારક પગલાનો સમાવેશ થાય છે તે દર્શાવવાની અલગ રીત બની જાય તેનાથી વિપરિત જો સમસ્યાને નવા પરિપ્રેક્ષ્યમાં જોઈને તેનું સમાધાન શોધાયું હોય તો તે શોધમાં આવિષ્કારક પગલાનો સમાવેશ થાય છે તે દર્શાવવાની અલગ રીત બની જાય અને જો તમે એક નવી જ સમસ્યાને શોધી તેનું સમાધાન લાવો તો તેમાં તમારી શોધ આવિષ્કારક કઈ રીતે છે તે દર્શાવવાની હજુ અલગ રીત ઊભી થાય અને જો તમે એક નવી જ સમસ્યાને શોધી તેનું સમાધાન લાવો તો તેમાં તમારી શોધ આવિષ્કારક કઈ રીતે છે તે દર્શાવવાની હજુ અલગ રીત ઊભી થાય આ બધામાં સામ્ય એ છે કે ત્રણે પરિસ્થિતિમાં આવિષ્કાર દ્વારા સમસ્યાનું સમાધાન મળે છે આ બધામાં સામ્ય એ છે કે ત્રણે પરિસ્થિતિમાં આવિષ્કાર દ્વારા સમસ્યાનું સમાધાન મળે છે એટલે આવિષ્કાર કોઈ એવી સમસ્યાનું સમાધાન લાવી શકે જે અત્યંત મહત્વની હોય અને તે રીતે તે આવિષ્કાર માં આવિષ્કારક પગલું નથી તેવા પેટન્ટ કાર્યાલય દ્વારા ઉભા કરવામાં આવી શકનારા મુદ્દાને આવરી શકે છે એટલે આવિષ્કાર કોઈ એવી સમસ્યાનું સમાધાન લાવી શકે જે અત્યંત મહત્વની હોય અને તે રીતે તે આવિષ્કાર માં આવિષ્કારક પગલું નથી તેવા પેટન્ટ કાર્યાલય દ્વારા ઉભા કરવામાં આવી શકનારા મુદ્દાને આવરી શકે છે કે વાંધો ઉઠાવી શકે છે કે વાંધો ઉઠાવી શકે છે કારણ કે આ પરિસ્થિતિમાં આવિષ્કાર નો એ ગુણ અત્યંત સ્પષ્ટ થઈ જાય છે કારણ કે આ પરિસ્થિતિમાં આવિષ્કાર નો એ ગુણ અત્યંત સ્પષ્ટ થઈ જાય છે એટલે જ્યારે તમે કહો કે એક સમસ્યા હતી અને તે સમસ્યાનું તમે સમાધાન શોધી લીધું ત્યારે આવિષ્કારક પગલું ન હોવાના સંભવિત વાંધાથી તમે બચી શકો છો કારણકે તમે એવી સમસ્યાનું સમાધાન શોધ્યું હોય જેને ઉદ્યોગ જગતમાં કોઈ શોધી ન શક્યું જે કોઈ બીજું કરી ન શક્યું એટલે જ્યારે તમે કહો કે એક સમસ્યા હતી અને તે સમસ્યાનું તમે સમાધાન શોધી લીધું ત્યારે આવિષ્કારક પગલું ન હોવાના સંભવિત વાંધાથી તમે બચી શકો છો કારણકે તમે એવી સમસ્યાનું સમાધાન શોધ્યું હોય જેને ઉદ્યોગ જગતમાં કોઈ શોધી ન શક્યું જે કોઈ બીજું કરી ન શક્યું તેથી એ બહુ જ સામાન્ય રીતે સ્પષ્ટ થાય કે અહીં એક આવિષ્કાર થયો છે તેથી એ બહુ જ સામાન્ય રીતે સ્પષ્ટ થાય કે અહીં એક આવિષ્કાર થયો છે